આ વ્યાખ્યાનમાં આપણે અનકન્સ્ટ્રૈન્ટ મલ્ટિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સાથે ચાલુ રાખીશું છેલ્લા વ્યાખ્યાનમાં આપણે મલ્ટિવેરિયેટ ફંક્શન્સ માટે ઓપ્ટિમમ પોઇન્ટ મિનિમમ પોઇન્ટ બનવા માટેની કન્ડિશન્સ જોઈ હતી અમે મલ્ટિવેરિયેટ ફંક્શનને ઘણાં ડિસિઝન વેરીએબલ્સ સાથેના ફંકશન તરીકે વર્ણવ્યા આ વ્યાખ્યાનમાં આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે તે જ પરિસ્થિતિઓ જોવા અને બતાવવું કે તમે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓના આંકડાકીય રીતે કેવી રીતે હલ કરી શકો અને શા માટે આપણે ડેટા સાયન્સ કોર્સમાં આ ભણાવવાનાં કારણ નીચે આપેલ છે જો તમે કોઈ ડેટા સાયન્સ એલ્ગોરિધમનો વિચાર કરો છો તો તમે તેને કોઈ ઓપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમનો કેટલાક પ્રકાર તરીકે વિચારી શકો છો અને તકનીક જે તમે આજના વર્ગમાં જોશો તે પણ છે તે ડેટા સાયન્સ સમસ્યાઓ અથવા ડેટા સાયન્સ અલ્ગોરિધમ્સના ઉકેલમાં ઉપયોગ થાય છે અને તમે આ આંકડાકીય પદ્ધતિઓ જોશો જેને મશીન લર્નિંગમાં શીખવાની નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી વધુ તો ચાલો આપણે એક અનકન્સ્ટ્રૈન્ટ મલ્ટિવેરિએંટ ઓપ્ટિમાઝિઓ સમસ્યા જુઓ અનકન્સ્ટ્રૈન્ટ મલ્ટિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓમાં આપણે છીએ જેને આપણે દિશાત્મક શોધ તરીકે કહીએ છીએ તેનો ઉપયોગ કરીને આને હલ કરવા જઈ રહ્યા છીએ અહીંનો વિચાર નીચે મુજબ છે જો તમે કોઈ પર્વતની પટ્ટીની ટોચ પર હોવ અને તમે અહીં આ ચિત્ર દ્વારા સચિત્ર રૂપે દર્શાવ્યા છે ત્યાંથી સૌથી વધુ બિંદુ સુધી પહોંચવામાં રુચિ ધરાવતા હો તો તમે જોશો કે આ સપાટીમાં ઘણાં વિવિધ મુદ્દાઓ છે આ એક બિંદુ છે જે ડુંગરની નીચે છે તેથી અમે તેને ન્યૂનતમ બિંદુ તરીકે કહીએ છીએ જો કે આ એક સ્થાનિક ન્યૂનતમ છે કારણ કે તેની બાજુમાં એક બીજો મુદ્દો છે જે ખૂબ ઓછો છે જેને આપણે વૈશ્વિક લઘુત્તમ તરીકે કહીએ છીએ આપણે એ પણ જોઈએ છીએ કે અહીં એક સ્થાનિક મહત્તમ વૈશ્વિક મહત્તમ છે અને અહીં એવા મુદ્દાઓ પણ છે કે જેને સેડલ પોઇન્ટ કહેવામાં આવે છે જ્યારે તમે ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ જુઓ છો ત્યારે અમારું લક્ષ્ય આ બિંદુ સુધી પહોંચવું છે અમે આના જેવા મુદ્દાઓને ટાળવા માંગીએ છીએ કારણ કે મેં પહેલાં વર્ણવ્યા અનુસાર જ્યારે અમે આ પ્રકારના પ્રદેશોમાં પહોંચીએ છીએ ત્યારે સ્થાનિક રીતે આપણે આપણી અલ્ગોરિધમનો વધુ કશું શોધી શકતા નથી આપણે જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરે આ શ્રેષ્ઠ નથી તેથી તે અર્થમાં આપણે વધુ સારું કરી શકીએ તેમ છતાં જો તે વૈશ્વિક લઘુત્તમથી પ્રતિ રચનાની દ્રષ્ટિએ ખૂબ દૂર ન હોય તો આ એક બરાબર મુદ્દો છે જો કે અમે આ સેડલ બિંદુઓ જેવા મુદ્દાઓ અને તેથી વધુને ટાળવા માંગીએ છીએ કારણ કે તમે આ ચિત્રમાં પણ જુઓ છો તેમ તમે જાણો છો કે સેડલ પોઇન્ટ વાસ્તવિક સમાધાનથી ખૂબ દૂર હોઈ શકે છે તેથી ઉદ્દેશ એ છે કે મોટા ભાગના તળિયે પહોંચવું ખાસ કરીને તમે જે કરો છો તે નીચે મુજબ છે તેથી જો તમે અહીં કોઈ વિશિષ્ટ બિંદુ પર છો અને પછી તમે કહો છો કે મને શક્ય તેટલું ઝડપી પહાડની નીચે જવા દો તો તમે આસપાસ જોશો અને તે દિશા શોધી શકશો જ્યાં તમે સૌથી ઝડપથી નીચે જશો તેથી આ તે દિશા છે જેને આપણે સ્ટીપેસ્ટ ડિસેન્ટ તરીકે ઓળખીએ છીએ તેથી હું જે દિશામાં ખરેખર નીચે જઈ શકું છું અને હું તે દિશા શોધીશ અને પછી તે દિશા નીચે જઈશ હવે જે રીતે ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ કામ કરે છે તે નીચે મુજબ છે તમે એક બિંદુએ છો જ્યાં તમને સ્ટીપેસ્ટ ડિસેન્ટ દિશા મળે છે અને પછી તમે શું કરો છો તે સમયની સમજદાર રકમ સુધી તમે આ દિશામાં જતા રહો છો અથવા આ કિસ્સામાં પગલાની લંબાઈ કે તમે તે દિશામાં લો આનું કારણ નીચે આપેલ છે તેનું કારણ છે કે તમે આને સ્ટીપેસ્ટ ડિસેન્ટ દિશા તરીકે શોધી શકશો અને તમે આ દિશામાં આગળ વધી શકશો પરંતુ ચાલો આપણે આ મુદ્દાથી આગળ કહીએ કે તમને આ ખબર નથી હોતી કે શું આ સૌથી વધુ ઉતરવાનું છે તે સમયે પણ બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી હું મારા શ્રેષ્ઠ નિરાકરણ પર ન આવું ત્યાં સુધી આ સ્ટીપેસ્ટ ડિસેન્ટ ચાલુ રાખશે હવે તે એવી વસ્તુ છે જે તમે સરળતાથી બાંહેધરી આપી શકતા નથી તેથી હોશિયાર વ્યૂહરચના એ હશે કે તમે જ્યાં પણ હોવ ત્યાંથી વધુ સ્ટીપેસ્ટ દિશા શોધવા અને પછી તમે આ દિશા સાથે કેટલો સમય આગળ વધો છો તે દિશામાં આગળના બિંદુ પર જાઓ અને પછી તે બિંદુએ બધી દિશાઓનું મૂલ્યાંકન કરો અને પછી નવી સ્ટીપેસ્ટ ડિસેન્ટ દિશા શોધો જો તે તારણ આપે કે તમે જે દિશામાં છો તે દિશા સ્ટીપેસ્ટ ડિસેન્ટ હોય તો તમે તમે સતત આગળ વધો છો તો તમે તેના પર આગળ વધશો દિશા જો તમને નવી દિશા ન મળે અને પછી દિશામાં જાઓ તેથી તે બધા સ્ટીપેસ્ટ ડિસેન્ટ ના એલ્ગોરિધમ્સનો મૂળ વિચાર છે હવે નોંધ લો કે તમે જાણો છો કે આપણે સ્ટીપેસ્ટ ડિસેન્ટ કર્યે છે અને ચાલો આપણે કહીએ કે આપણે અહીં જ સમાપ્ત થઈએ છીએ તો પછી તમને કોઈ એવી દિશા મળશે નહીં કે જ્યાં તમે તમારા ઓબ્જેકટીવ ફંકશન માં સુધારો કરી શકો કે તમે હવે તમારા ઓબ્જેકટીવ ફંકશન ને ઘટાડી શકતા નથી જે કિસ્સામાં તમે સ્થાનિક ન્યૂનતમમાં અટવાઇ ગયા છો તેથી ત્યાં ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ છે જે જ્યારે તેઓ સ્થાનિક લઘુત્તમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે આવું કરવાનો એકમાત્ર રસ્તો આપણે કહી શકીએ કે જો તમે અહીં વૈશ્વિક ન્યૂનતમ જવાનો એકમાત્ર રસ્તો ખરેખર થોડો વધારે છે અને પછી દિશાઓ મેળવવી છે અને કદાચ તમને બીજી દિશા મળશે જે તમને અહીં લઈ જશે કેટલાક કિસ્સાઓમાં અમે આ ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ એવી રીતે બનાવી શકીએ કે તમે તમારા ઓબ્જેકટીવ ફંકશનને ઇન્ટરિમ માં વર્સ્ટ કરી શકો છો તમારા સ્થાનિક મહત્તમ સોલ્યુશન કરતા વધુ સારા ઉકેલોની શોધમાં તેથી આ તે છે જે આપણે અહીં લખ્યું છે ક્યારેક આપણે વધુ સારી દ્રષ્ટિકોણ મેળવવા માટે પર્વત પર ચઢી પણ શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે જો તમે અહીં છો અને પછી કહો કે જો તમે આ જુઓ તો તમે અહીં ઉતરવાના છો કદાચ તમે આ દિશામાં ચઢી શકો છો ખરેખર વધુ સારી દ્રષ્ટિકોણ મેળવી શકો છો અને પછી અહીં નીચે આવી શકો છો તેથી આમાંના કેટલાક ગણિતના રૂપે ઘડ્યા અને ઉકેલાયા છે તેથી અલ્ગોરિધમ્સ કેવી રીતે કાર્ય કરે છે તેનો મૂળ વિચાર આ સ્લાઇડમાં સમજાવવામાં આવ્યો છે હવે ચાલો આપણે અગાઉની સ્લાઇડમાં જે કંઇ વર્ણવ્યા છે તેની પાછળનું ગણિત જોઈએ તેથી વર્તમાન બિંદુ કે જે હું છું તે છે જેને હું xk તરીકે કોલ કરું છું તો k એ kth ઇટરેશનનો અર્થ છે તેથી 0 ઇટરેશન પર તમે x0 થી પ્રારંભ કરશો એક બિંદુ x1 પર ખસેડો અને પ્રથમ પુનરાવૃત્તિ પર તમે x1 પર પ્રારંભ કરશો અને x2 પર ખસેડો અને તેથી જ્યાં સુધી તમે તે સમાધાન શોધી શકશો નહીં કે જેનાથી તમે ખુશ છો આપણે અગાઉની સ્લાઇડમાં જે ચર્ચા કરી હતી તે અહીં ગણિતથી જોવા મળે છે તેથી જેની અમને રુચિ છે તે એક નવું બિંદુ શોધવાનું છે જે સામાન્ય રીતે x કરતા વધુ સારું છે અને સ્ટીપેસ્ટ ડિસેન્ટની કલ્પના નીચે મુજબ છે અથવા તે બાબતે કોઈપણ અન્ય શોધ દિશા નીચે મુજબ છે તેથી મારો આ મુદ્દો છે અને હું તે દિશામાં આગળ વધવા જઈશ જે મેં પસંદ કરી છે જો હું સ્ટીપેસ્ટ ડિસેન્ટ પસંદ કરું છું તો હું તે દિશા પસંદ કરું છું જો તે કોઈ અન્ય દિશા હોય તો અમે તે દિશા પસંદ કરીએ અને પછી હું જે કહેવા માંગું છું તે છે કે મારી પાસે હાલનો મુદ્દો છે મેં એક દિશા પસંદ કરી છે જેમાં મારે મુવ થવું છે અને એક માત્ર બીજી વસ્તુ જે મારે ફિગર કરવાની છે કે મારે આ દિશામાં કેટલું આગળ વધવું જોઈએ અને આપણે આ કોર્સના રેખીય બીજગણિત વેક્ટરની વિશે વાત કરી જો હું xk થી શરૂ કરું અને પછી s k ની દિશામાં આગળ વધતા રહો આ તે જ હશે જે હું આ લાઇન પર રહીશ હવે પ્રશ્ન છે કે આ xk 1 તે ક્યાં મૂકવામાં આવ્યો છે તેથી જો α ખૂબ નાનું છે તે અહીં થોડું મોટું xk 1 અહીં હશે પણ મોટા xk 1 અહીં હશે અને તેથી વધુ તેથી હું આ પગલાની લંબાઈ કેવી રીતે શોધી શકું જે મારે આ દિશામાં લેવાની જરૂર છે તેથી નોંધ લો કે કંઈક રસપ્રદ બન્યું છે જો હું કોઈ ખાસ મુદ્દામાં છું તેથી યાદ રાખો કે આ પણ વેક્ટર છે કારણ કે આપણે મલ્ટિવેરિએંટ સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છીએ તેથી ઘણા ડિસિઝન વેરીએબલ્સ છે તેથી જો મારી પાસે n ડિસિઝન વેરીએબલ્સ હોય તો આ n બાય 1 વેક્ટર હશે તેથી આ x1k x2k કંઈક હોઈ શકેછેxnk સુધીની બધી રીત છે અને આ x x2 x n સુધી બધી રીતે વેરીએબલોની હાલની કિંમતો છે જે તે ડિસિઝન વેરીએબલ્સ છે જેને આપણે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હવે આ સમીકરણને યોગ્ય કરવા માટે તે શોધની દિશા દ્વારા n બાય 1 વેક્ટર પણ બનશે અને આ આવશ્યકપણે એક સ્કેલર છે આ ફક્ત એક સંખ્યા છે જે આપણે શોધવા માટે જરૂરી છે કે જે એક સ્ટેપ લેંથ છે હવે અમે તમને બતાવીશું કે સ્ટીપેસ્ટ ડિસેન્ટ દિશા શું છે પરંતુ તમે આ દિશાને કોઈક રીતે બહાર કાઢો છો તેથી આ એક દિશા વેક્ટર બનશે તેથી આ દિશા વેક્ટર s1k s2 k કંઈક હશે જેવી બધી રીતે snk સુધી તેથી ચાલો આપણે ધારીએ કે આપણે કોઈક રીતે આ શોધી કાઢ્યું છે તો પછી વાસ્તવિક પ્રશ્ન એ છે કે સ્ટેપ લેંથ શું છે તેથી એક વિચાર એ છે કે આ સ્ટેપ લેંથ ફિગર આઉટ કરવી જેથી ઓબ્જેકટીવ ફંકશન માં જ્યારે તે સ્થાનાંતરિત થાય ત્યારે તે કેટલાક અર્થમાં શ્રેષ્ઠ છે તેથી તે છે જે આપણે કરવાનો પ્રયત્ન કરીશું અને કરીશું તેથી અહીં થી લેવાનો કી પોઇન્ટ એ છે કે જો તમે કોઈ વર્તમાન બિંદુ પર છો જે તમે જાણો છો અને જો તમે કોઈ શોધ માર્ગ શોધી કાઢો છો તો પછી તમારે ગણતરી કરવાની જરૂર છે તે જ સ્ટેપ લેંથ છે અને સ્ટેપ લેંથ એ એક સ્કેલેર છે જે થાય છે તે મલ્ટિવેરિયેટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને શોધ દિશા ગણતરીમાં વિભાજીત કરી દેવામાં આવી છે અને તે દિશામાં સ્ટેપ લેંથ શોધી કાઢવી છે જે એક યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન છે કારણ કે આપણે સ્કેલર α શોધી રહ્યા છીએ સામાન્ય રીતે આ પ્રકારનું સમીકરણ જે આપણે અહીં જુએ છે તે તમે ઘણી જગ્યાએ જોશો જેમ કે આપણે ક્લસ્ટરીંગમાં મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ ન્યુરલ નેટવર્ક અને અન્ય ઘણા સ્થળોએ જોતા હોઈએ છીએ મશીન લર્નિંગ તકનીકોમાં તેને લર્નિંગ રુલ કહેવામાં આવે છે તેને લર્નિંગ રુલ કેમ કહેવામાં આવે છે તેને લર્નિંગ રુલ કહેવામાં આવે છે કારણ કે તમે અહીં એક તબક્કે છો અને તમે એક નવું બિંદુ પર જઇ રહ્યા છો જે તમે ત્યાં જવાનું શીખી રહ્યાં છો જે તમે જ્યાં પણ હોવ તેના કરતા વધુ સારું છે અને મેં તમને આ પહેલાં કહ્યું હતું કે અમે આ મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ વિશે વિચારી શકીએ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓના ઉકેલો ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓના હોવાને કારણે તેથી જો તમે ન્યુરલ નેટવર્ક્સ વિશે વાત કરો તો જાણીતા એલ્ગોરિધમ્સમાંથી એક એ છે જેને બેક પ્રોપેગેશન એલ્ગોરિધમ કહેવામાં આવે છે તે તારણ આપે છે કે બેક પ્રોપેગેશન એલ્ગોરિધમ સમાન ગ્રૈડીઅન્ટ ડિસેન્ટ ના એલ્ગોરિધમ સિવાય બીજું કંઈ નથી જો કે નેટવર્ક અને નેટવર્કના ઘણા સ્તરોને કારણે તે મૂળભૂત રીતે ગ્રૈડીઅન્ટ ડિસેન્ટ છે જેમાં આપણે ચૈન રુલ નો સમાવેશ કરીએ છીએ જે આપણે બધાને અમારી હાઇ સ્કૂલથી જાણીએ છીએ એ જ રીતે ક્લસ્ટરીંગ એલ્ગોરિધમ્સમાં તમે જોશો કે ક્લસ્ટરીંગ એલ્ગોરિધમ્સ હવે યુકિલિડેન અંતર ઘટાડવાનું ચાલુ કરશે તેથી ચાલો હવે આપણે સ્ટીપેસ્ટ ડિસેન્ટ અને ઓપ્ટિમમ સ્ટેપ સાઈઝ જે આપણે લેવાની છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તેથી સ્ટીપેસ્ટ ડિસેન્ટ નિયમો નીચે મુજબ છે ઇટરેશન k પર તમે એક બિંદુ xk થી પ્રારંભ કરો આ બધા ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ સાથે યાદ રાખો તમારે પ્રારંભિક કહેવાતી ઇનિશલાઇઝેશન થી પ્રારંભ કરવો પડશે જે x નૉટ છે અને આ તમારા મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ માટે પણ સાચું છે તે બધાને કોઈક સમયે શરૂ થવું જોઈએ અને તમે જ્યાં શરૂ કરો છો તેના આધારે જ્યારે તમે એલ્ગોરિધમનાં પગલાઓનો ક્રમ પસાર કરશો ત્યારે તમે અમુક તબક્કે સમાપ્ત થશો ચાલો આપણે x કોલ કરીએ અને ઘણા કિસ્સાઓમાં જો સમસ્યા નોનકોન્વેક્સ હોય તો તે છે કે ત્યાં મલ્ટિપલ સ્થાનિક મિનિમા અને વૈશ્વિક મિનિમા બિંદુ જે તમને મળશે તે ફક્ત અલ્ગોરિધમ પર જ આધારિત નથી પરંતુ પ્રારંભિક મુદ્દા પણ છે જેની સાથે તમે પ્રારંભ કરો છો આ જ કારણ છે કે કેટલાક કિસ્સાઓમાં જો તમે સમાન અલ્ગોરિધમનો ઘણી વખત ચલાવો છો અને જો ઇનિશલાઇઝેશન ની પસંદગી રેન્ડમાઇઝ કરવામાં આવે છે તો દર વખતે તમને થોડું અલગ પરિણામ મળી શકે છે તેથી પરિણામોમાં તફાવતનું અર્થઘટન કરવા માટે તમારે ખરેખર ઇનિશલાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે તે વિશે વિચારવું પડશે તેથી જ્યારે આપણે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ શીખીએ ત્યારે યાદ રાખવું એ એક મહત્વપૂર્ણ બાબત છે તેથી મેં પહેલા કહ્યું તેમ આપણે આ બિંદુ xk થી શરૂ કરીએ છીએ અને પછી અમે એક શોધ દિશા શોધવાની જરૂર છે અને ખૂબ વિગતવાર જવા વગર સ્ટીપેસ્ટ ડિસેન્ટ સર્ચ ડિરેકશન sk હોવા નું બહાર આવે છે જે મૂળભૂત રીતે f ના ગ્રૈડીઅન્ટનું નકારાત્મક છે જ્યાં f એ તમારું ઉદ્દેશ કાર્ય છે તેથી જો f એ આ ઘણા ડિસિઝન વેરીએબલ્સ સાથે ફોર્મનું ઉદ્દેશ કાર્ય છે તો પછી મૂળભૂત ધોરણ f એ ∂f ∂x1 છે ∂f ∂x1 સુધીની બધી રીતે અને નેગેટિવ ગ્રેડ એફ આ હશે અને અમે તેને શોધ દિશા s k નેગેટિવ ગ્રેડ એફ તરીકે રાખીએ છીએ અને આને સ્ટીપેસ્ટ ડિસેન્ટ સર્ચ ડિરેકશન કહેવામાં આવે છે મુખ્ય વસ્તુ કે જે હું ખરેખર તમે લોકોએ અહીં નોંધવા માંગતા હો તે નીચે મુજબ છે xk જાણીતું છે ફંક્શન જાણીતું છે તેથી xk 1 મેળવવા માટે xk જાણીતું છે ફંક્શન જાણીતું છે અમે પણ f ના ગ્રેડ ખબર છે અને s k ∇તરીકે આપવામાં આવે છે ઇવૈલ્યૂએટડ એટ xk તેથી મૂળભૂત રીતે ચાલો આપણે કેટલાક ફંકશનલ ફોર્મ કહીએ g1x બધી રીતે gnx સુધી તમે જે કરવાનું છે તે ફક્ત આ એક્સ એક્સ k માટેનો વિકલ્પ છે તેથી તે મૂળભૂત રીતે તમને સર્ચ ડિરેકશન આપે છે એકવાર આ આપવામાં આવે પછી ગણતરી કરવામાં આવે છે પછી મારે ફક્ત એક વસ્તુ શોધવાની જરૂર છે તે આ αk છે અને જે રીતે તેઓ αk માટે મૂલ્ય ધરાવે છે તે આ fxk 1 જોઈને શોધી શકાય છે હવે આ xk 1 ને આમાં બદલો તેથી તમારી પાસે fx k α sk αk sk છે આમાં તમે આ જાણો છો આ તમે જાણો છો તેથી આ f ખાલી α નું ફંકશન બનશે તો ચાલો હું અહીં αk મુકીશ તેથી આ α નું ફંક્શન બનશે હવે પહેલાની સ્લાઇડમાં આપણે આ વિશે વાત કરી અને અમે કહ્યું કે α એક સ્કેલેર છે તેથી તે ફક્ત એક ચલ છે તેથી આ એક યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન અથવા એક યુનિવેરિએંટ મિનિમાઇઝેશન સમસ્યા બની જાય છે તેથી આ એક મહત્વપૂર્ણ વિચાર છે કે હું તમને સમજવા માંગું છું હવે αk શું છે તે શોધવા માટે કોઈપણ યુનિવેરિએંટ મિનિમાઇઝેશન અલ્ગોરિધમનો ડિપ્લોય કરી શકાય છે તેથી તમે એક યુનિવેરિએંટ મિનિમલાઈઝેશન અલ્ગોરિધમ ડિપ્લોય કરો α k માટે મૂલ્ય મેળવો અને પછી આને પાછું પ્લગ કરો પછી તમારી પાસે તમારા મલ્ટિવેરિયેટ ઓપ્ટિમાઇઝેશન માટે તમારું એલ્ગોરિધમ છે જે આ કંઈક થશે તેથી તમે x0 થી પ્રારંભ કરો પછી x1 x0 α0 s0 બનશે તેથી x0 તમારી આરંભના આધારે આપવામાં આવે છેs નૉટ ની ગણતરી કરવામાં આવશે α0 માટે શ્રેષ્ટ થયેલ છે પછી તમે x2 પર જાઓ છે x1 α1 s1 છે અને તેથી પર તમે કન્વર્ઝન માટે કેટલાક નિયમનો ઉપયોગ ન કરો ત્યાં સુધી તમે આ કરવાનું ચાલુ રાખો છો તમે કહો છો કે અમુક સમયે અલ્ગોરિધમનો કન્વર્ઝ થાય છે તેથી તે બિંદુ તે છે જેને હું x તરીકે કહીશ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ સાથેનું જોડાણ નીચે મુજબ છે α ને સામાન્ય રીતે લર્નિંગ રેટ તરીકે ઓળખવામાં આવે છે તમે કાં તો ઓપ્ટિમાઇઝેશન શોધી શકશો અથવા તમે ખરેખર આ માટે કોઈ મૂલ્ય પસંદ કરી શકો છો અને પછી કહી શકો કે ચાલો આપણે અલ્ગોરિધમનો ચલાવીએ ચાલો આપણે આ α0 α1 ઓપ્ટિમાઇઝ ન કરીએ હું તમને α નિશ્ચિત મૂલ્ય α fixed આપીશ તેથી તમે ફક્ત α ની નિશ્ચિત કિંમત સાથે તમારા અલ્ગોરિધમનો ચલાવો x0 x1 જે x0 αfixed હશે x2 x1 αfixed x1 હશે અને તેથી પર તેથી તે પણ કંઈક છે જે તમે કરી શકતા હતા તેમ છતાં આ નિર્ણાયક સમીકરણ છે જેનો ઉપયોગ ઉદ્દેશ્ય કાર્યને ઓપ્ટિમાઇઝ કરવા માટે થાય છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે એક આંકડાકીય ઉદાહરણ જોશું જે આપણે જોયેલા કેટલાક વિચારોનું સચિત્ર વર્ણન કરે છે હવે હવે પછીનાં લેક્ચરમાં મળીશું